આ ક્લિપમાં ચાલો ફોટોવોલ્ટેઇક સેલના પરિમાણોની ચર્ચા કરીએ આ માટે ચાલો આપણે PV સેલનું મોડેલ રાખીએ આ PV સેલનું ઇક્વિવેલન્ટ સર્કિટ મોડેલ છે આપણી પાસે i p ફોટો કરંટ છે ડાયોડ ભાગ અહીં શન્ટ નોન આયડયાલીટી અને સિરીઝ નોન આયડયાલીટી આવે છે અને આ PV સેલના ટર્મિનલ વોલ્ટેજ અને કરંટ છે ચાલો આપણે PV સેલની I V કેરેક્ટરીસ્ટિકસ પણ સ્થાને રાખીએ હવે આપણી ચર્ચા માટે આની જરૂર પડશે ચાલો હું તમારા માટે મુકું છું PV સેલનું ટર્મિનલ કરંટ મોડેલ જેની આપણે છેલ્લી ક્લિપમાં ચર્ચા કરી અને વિકસિત કર્યું તેથી હવે આપણી પાસે PV સેલનું ટર્મિનલ કરંટ મોડેલ છે જે અહિંયા નીચે લખાયેલું પણ છે હવે I V કેરેક્ટરીસ્ટિકસને જોતા I V કેરેક્ટરીસ્ટિકસ પર ત્રણ નોંધપાત્ર પોઈન્ટ્સ છે આપણે આ ત્રણેય નોંધપાત્ર પોઈન્ટ્સ પર એક પછી એક ચર્ચા કરીશું પ્રથમ પોઈન્ટ અહીં ઇન્ટરસેક્શન પર છે તો મને તે ચિહ્નિત કરવા દો તેથી આ એક પોઇન્ટ છે જેની આપણે ચર્ચા કરવાની જરૂર છે અને હું તેને શોર્ટ સર્કિટ પોઇન્ટ તરીકે કહીશ ટૂંક સમયમાં તમે જાણશો કે તે આવું કેમ છે હું આને Isc I શોર્ટ સર્કિટ કહીશ હવે આ ઓરિજિન 0 છે તમે જોશો કે જ્યારે વોલ્ટેજ V 0 હોય ત્યારે આ પોઈન્ટ y એક્સીસ પર ઇન્ટરસેપ્ટ થાય છે જેનો અર્થ થાય છે કે ટર્મિનલ વોલ્ટેજ શોર્ટ સર્કિટ થયો છે તે દેખીતી રીતે તેનો અર્થ એ થશે કે ટર્મિનલ વોલ્ટેજ આ રીતે શોર્ટ કરી દેવાયો છે તેથી આવી કન્ડીશનમાં તમને આ Isc પોઇન્ટ મળશે જેનો અર્થ એ છે કે આ ખાસ નોંધપાત્ર પોઇન્ટ માટે V 0 I એ Isc છે આપણે તેને આ Isc માં સેટ કરી રહ્યા છીએ અને જો આપણે આ કન્સ્ટ્રેન્ટસને આ સમીકરણ પર લાગુ કરીએ તો આ આપણે જોઈ શકીશું કે શોર્ટ સર્કિટ કરંટ પોઇન્ટ Isc એ i p માયનસ I0 e નો ઘાત શુન્ય પ્લસ Isc Rs ભાગ્યા nVT માયનસ 1 માયનસ તેથી પછી V 0 અને I Isc ટર્મિનલ કરંટ મુકતા આ સમીકરણ છે હવે આપણે તેને આગળ વધારવું પડશે કે શન્ટની સરખામણીમાં Rs ખૂબ જ નાનું છે અને Isc Rs 0 તરફ જાય છે તે Rs ની કિંમત ખૂબ જ નાની છે જે ખુબ જ નજીવું છે તેથી તેનો અર્થ એમ થશે કે પ્રથમ પગલું તરીકે એ એપ્રોક્ષીમેશન તરીકે જેથી આપણે પરિમાણો વચ્ચેના સંબંધને સમજીએ આ નજીવું છે આપણે તેને સમીકરણ માંથી દૂર કરી શકીએ છીએ આ ભાગ Isc Rs ભાગ્યા nVT 0 તરફ જશે તેથી e નો ઘાત 0 એ 1 થશે અને તેથી આ સમગ્ર ડાયોડ કરંટ ભાગ છે ચાલો સમીકરણમાંથી દૂર કરીએ અને તમે જોશો કે Isc બરાબર Ip થશે જે ફોટોકોરન્ટ છે જે સોલાર પાવર જે ઇન્સીડન્ટ થાય છે તેનાં સમપ્રમાણમાં છે આને આપણે ઇન્સોલેશન કહીશું પછીથી હું આ શબ્દ ઇન્સોલેશન પર સમજાવીશ પરંતુ હમણા માટે સમજો કે ઇન્સ્યુલેશન એ ઇન્સીડન્ટ સોલાર પાવર છે તેથી આ ક્રિટીકલ પોઇન્ટથી એ સમજવાનું છે કે આપણે આ જે ચર્ચા કરી રહ્યા છીએ તે શોર્ટ સર્કિટ પોઇન્ટ બને છે જ્યારે ટર્મિનલ વોલ્ટેજ શોર્ટ સર્કિટ થાય છે અને શોર્ટ સર્કિટ પોઇન્ટને Isc કહેવામાં આવે છે અને આ Isc ઇન્સીડન્ટ સોલર પાવરના સમપ્રમાણમાં છે આગળ આપણે I V કેરેક્ટરીસ્ટિકસના બીજા મહત્વપૂર્ણ નોંધપાત્ર પોઇન્ટની ચર્ચા કરીશું જે આ પોઇન્ટની આજુબાજુ છે અને આપણે તેને Voc અથવા ઓપન સર્કિટ પોઇન્ટ તરીકે કહીશું તો આ હવે પછીનું મહત્વપૂર્ણ ઓપરેટિંગ પોઇન્ટ છે કે જેને ધ્યાનમાં લેવું જોઈએ આ આપણે તેને Voc તરીકે કહીશું હવે તે નોંધ લો કે આ પોઈન્ટ પર કરંટ 0 છે અને તેથી વોલ્ટેજ અહીં મળે છે એ ઓપન સર્કિટ વોલ્ટેજ છે એનો મતલબ એ કે અહીં કોઈ પણ વસ્તુ બાહ્ય સર્કિટમાં જોડાયેલ નથી ત્યાં કોઈ કરંટ વહેતો નથી તે કરંટ 0 છે તે PV સેલના ઓપન સર્કિટ કેરેક્ટરને સૂચિત કરે છે હવે આ માટે કન્સ્ટ્રેન્ટસ છે V સેટ થશે વોલ્ટેજ ટર્મિનલ વોલ્ટેજ V oc પર સેટ કરવામાં આવશે અને કરંટ ટર્મિનલ કરંટ 0 છે તે જ રીતે ચાલો આપણે આ કરંટસને આ સમીકરણો પર લાગુ કરીએ અને જોઈએ આપણે Voc ટર્મિનલ કેરેક્ટર માટે શું મેળવ્યું જેથી તમે જોશો કે ટર્મિનલ કરંટ 0 છે Ip - I0 ગુણ્યા આ બધા એક્ક્ષપ્રેશન Voc ભાગ્યા nVT માયનસ 1 Voc ભાગ્યા શન્ટ R I 0 થશે તેથી આ છે એક્ક્ષપ્રેશન હવે અહીં ફરી આપણે કહી શકીએ કે શન્ટ R એ Voc ની સરખામણીમાં ન્યુમેરીકલી ઘણું વધારે છે અને તેથી આપણે આને જનેરાલીટીનાં લોસ વિનાના સમીકરણમાંથી દૂર કરી શકીએ જેથી આપણને જે થઈ રહ્યું છે તેનું વધુ સારું ચિત્ર મળે છે અને હવે આ વેરીએબલોને ફરી થી ગોઠવતા Voc એ nVT ip નું લોગેરીધમ પ્લસ I0 બાય I0 છે તેથી આ તે સમીકરણ હશે જે તમે મેળવશો તેથી અવલોકન કરો કે ત્યાં ચિત્રમાં લોગરીધમ આવી રહ્યું છે Voc એ ip ઇન્સોલેશનથી સંબંધિત છે પરંતુ લોગરીધમિક રીતે તેથી તમારે ધ્યાનમાં રાખવું પડશે કે જો ઇન્સોલેશન બદલાય જો ઇન્સીડન્ટ સોલર પાવર Voc માં ફેરફાર કરે છે જે અહીં લોગરીધમિક રીતે હશે તેથી જો સોલર રેડિયેશનમાં વધારો થવાને લીધે ip વધે Voc લોગરીધમીકલી વધશે જ્યારે Isc ઇન્સીડન્ટ સોલાર પાવર સાથે લીનીયરલી વધશે તેથી આ અહીં આ મહત્વપૂર્ણ પોઈન્ટ અને આ મહત્વપૂર્ણ પોઈન્ટ વચ્ચેનો તફાવત છે IV કર્વ પર ફેરફાર કરતા સોલાર રેડીએશન ની અસર બતાવવા માટે મેં હવે PV સેલ I V કેરેક્ટરીસ્ટિકસને ઝૂમ કરી છે તેથી આ IV કર્વ છે અને આપણે જોઈએ છીએ કે આ શોર્ટ સર્કિટ I sc પોઈન્ટ છે આ છે ઓપન સર્કિટ વોલ્ટેજ Voc પોઇન્ટ હવે ધારો કે સોલાર પાવર જે બદલાય છે તો કેરેક્ટરીસ્ટિકસનું શું થાય છે જો તમે જુદા જુદા સોલાર ઇન્સીડન્ટ પાવર પર IV કર્વ નાં રીડીંગ લો તો તમે આના જેવું કંઈક જોશે અને હજી પણ ઉચ્ચ સોલર પાવર પર તમને કંઈક એવું દેખાશે અને તમે જોશો કે શોર્ટ સર્કિટ પોઇન્ટ્સ લીનીયરલી વધી રહ્યાં છે જ્યારે Voc પોઇન્ટ્સ લોગરીધમિક રીતે વધી રહ્યા છે જેવી રીતે આપણે હમણાં જ વિકસિત કરેલા સમીકરણમાંથી જોયું PV સેલની IV કેરેક્ટરીસ્ટિકસ સાથે સંબંધિત અન્ય એક મહત્વપૂર્ણ અને નોંધપાત્ર પોઈન્ટ છે આ ત્રીજો નોંધપાત્ર પોઈન્ટ મેક્ષીમમ પાવર સાથે સંબંધિત છે જે PV સેલ માંથી ટ્રાન્સફર થઈ શકે છે આ IV કર્વને ધ્યાનમાં લો અને ચાલો આપણે એ જ x એક્સીસને જાળવીએ જે તે વોલ્ટેજ એક્સીસ છે y એક્સીસ આપણે વેરીએબલ પાવર વેરીએબલ P પણ સામેલ કરી શકીએ છીએ જે v અને i નો ગુણાકાર છે ઉદાહરણ તરીકે આ પોઈન્ટ ઓરીજીન ધ્યાનમાં લો જ્યાં i બરાબર 0 અને v બરાબર 0 છે તેથી ત્યાં પાવર પોઈન્ટ હશે જે P એ v i એટલે શૂન્ય છે અને આ પોઈન્ટ P એ V oc ગુણ્યા i કે જે 0 છે અને તેથી અહીં પાવર ફરી 0 છે તેથી ક્યાંક વચ્ચે કરંટ નોનઝેરો હશે વોલ્ટેજ નોનઝેરો હશે અને તમને એક હિલ ટાઇપનો કર્વ મળશે તેથી જો તમે પાવર કર્વ પર નજર નાખો તો તે આવું કંઈક હશે P બરાબર v i વાપરીને આ પાવર કર્વ બનાવ્યો છે હવે આ પાવર કર્વ આ પોઇન્ટે મહત્તમ છે અને ચાલો આપણે તેને Pm દ્વારા સૂચવીએ જે ફોટો લાઇટ સેલ જનરેટ કરી શકે તેવો મેક્ષીમમ પાવર હવે જો તમે IV કેરેક્ટરીસ્ટિકસ પર મેક્ષીમમ પાવર પોઈન્ટનું પ્રોજેક્શન જુઓ તમે જોશો કે તે ક્યાંક આ પોઈન્ટએ IV કેરેક્ટરીસ્ટિકસને છેદે છે અને આપણે તેને મેક્ષીમમ પાવર પોઈન્ટને અનુરૂપ તે વોલ્ટેજ Vm તરીકે અને IV પોઈન્ટને અનુરૂપ કરંટ Im કહીશું અને આ પોઈન્ટને આપણે પીક પાવર ઓપરેટિંગ પોઇન્ટ તરીકે કહીશું તેથી આ પોઈન્ટ તે છે જે ખૂબ મહત્વપૂર્ણ છે અને PV સેલની પસંદગી પણ અને આપણે પણ PV સેલને આ ઓપરેટિંગ પોઇન્ટ પર સંચાલિત કરવા માંગીએ છીએ જેનો અર્થ એ છે કે ઇલેક્ટ્રોનિક્સ PV સેલ પર નો ઇલેક્ટ્રોનિક લોડ એવી રીતે વર્તવું જોઈએ કે જેથી PV સેલ આ રીજીયનમાં મોટાભાગે કાર્યરત હોય જ્યાં તે PV સેલમાંથી મેક્ષીમમ પાવર પહોંચાડવા અને ઓછામાં ઓછું ત્યાં સુધી તેનો ઉપયોગ કરવામાં સક્ષમ હોય